તમારો ફરીથી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ i ના વ્યાખ્યાનમાં સ્વાગત છે અને આ વ્યાખ્યાન નંબર 15 છે અને આજે આપણે કૉમ્પોઝાઈટ ફંક્શન અને હોમોજિનિયસ ફંક્શન વિશે વાત કરીશું તેથી કૉમ્પોઝાઈટ ફંકશન શું છે તેથી અહીં આપણે ફંકશન z બરાબર f x y છે ફંક્શન 2 ના વેરિયેબલ x અને y છે અને આ x એ t પર આધારિત છે તેથી x એ ϕ નું ફંકશન છે અને આ y પણ t નું ફંક્શન છે જેને આપણે ψ દ્વારા દર્શાવીએ છીએ અથવા આ ફંકશન x એ u અને v આ બે વેરિયેબલ નું ફંકશન અને y એ u અને v આ બે વેરિયેબલ નું ફંકશન હોય શકે છે zf x y xϕ y ψ xϕ u v y ψ u v ચાલો આ સમીકરણને 1 કહીએ અહીં આ સમીકરણ 2 છે અને આ સમીકરણ 2 પ્રાઈમ છે ત્યારબાદ આ સમીકરણ 1 2 અથવા 1 2 પ્રાઈમ ને t ના કમ્પોઝાઈટ ફંક્શન z તરીકે અથવા આ કિસ્સામાં u અને v નું કમ્પોઝાઈટ ફંક્શન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે તેથી સામાન્યરીતે અહીં આપણે શું ચર્ચા કરીશું જો આપણે ઉદાહરણ દ્વારા લઈએ કે 2t ને સંબંધિત આ z ફંક્શન છે કારણ કે પહેલા કિસ્સામાં જયારે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 લઈએ ત્યારબાદ આ z એ x અને y પર આધારિત છે પરંતુ x અને y એ ફરીથી t પર આધારિત છે તેથી સામાન્યરીતે આ z એ t નું ફંક્શન છે અને ત્યારબાદ આપણે z ના ડેરિવેટિવ ને અહીં t ને સંબંધિત સીધી રીતેજ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેથી આ ફંક્શન માં x અને y ને રદ કર્યા વગર z નો ડેરિવેટિવ કેવી રીતે મેળવી શકીએ તેનું સૂત્ર તારવીશું અને ત્યારબાદ આને t નું ફંક્શન બનાવીશું અને ડેરિવેટિવ લઈશું પરંતુ આપણે સીધુજ સૂત્ર શોધીશું જેનો ઉપયોગ કરીશું ફંક્શન f ના ડેરિવેટિવ કે જે 2 ફંક્શન ના વેરિયેબલ x અને y છે અને અહીં x અને y પણ ϕ અને ψ ના ફંક્શન છે અને તે બંને t ના ફંક્શન છે અને આપણે ફંક્શન f x y ને t ના ટર્મ તરીકે x અને y ને રદ કર્યા વગર આ z નો સીધો ઉપયોગ કરીશું અને તે જ દ્રશ્ય આપણી પાસે છે આપણી પાસે સમીકરણ 1 zf x y છે xϕ u v અને yψ u v છે dzdt∂z∂xdxdx∂z∂ydydt તેથી ચાલો પહેલો કિસ્સો લઈએ z એ સતત આંશિક ડેરિવેટિવ ધરાવે છે અથવા આપણે તે ધારણા કરી શકીએ છીએ કે આ z f x y એ ડિફ્રન્સિએબલ છે તેથી આ f x y એ ડિફ્રન્સિએબલ ફંક્શન છે અને ત્યારબાદ આપણે x ϕ અને y ψ લઈએ તેઓ સતત ડેરિવેટિવ ધરાવે છે અથવા ફરીથી આપણે તે ધારણા કરી શકીએ છીએ કે તેઓ ડિફ્રન્સિએબલ ફંક્શન છે dzdt∂z∂xdxdt∂z∂ydydt તેથી તે કિસ્સામાં આપણે આ સૂત્ર તારવીશું કે જે કહે છે કે આપણે dzdt મેળવી શકીએ છીએ તેથી t ને સંબંધિત z ના સામાન્ય ડેરિવેટિવ ના અર્થ માં બનાવે છે કારણ કે x અને y એ t ના ફંક્શન છે તેથી સામાન્યરીતે z એ t એકનું જ ફંક્શન છે તેથી આ કિસ્સામાં આ સૂત્ર કહે છે કે આપણે આ સામાન્ય ડેરિવેટિવ dzdt∂z∂x મેળવી શકીએ છીએ તેથી આપણે તેનો ઉપયોગ કરીએ કે આ f એ 2 વેરીએબલ x અને y ના ફંક્શન છે તેથી આપણે આ f નું x ને સંબંધિત આંશિક ડેરિવેટિવ લઈએ અને તેને t ને સંબંધિત x ના ડેરિવેટિવ સાથે ગુણીશું zf x y x y Δ zzx Δ xz y Δ yϵ1 Δxϵ2 Δ y zf x y x y Δ zzx Δ xz y Δ yϵ1 Δxϵ2 Δ y તેથી આ ફરીથી સામાન્ય ડેરિવેટિવ છે કારણ કે x એ 1 વેરીએબલ t નું ફંક્શન છે અને ત્યારબાદ આ વત્તા ની વિરૃદ્ધ ચેન રુલ છે કારણ કે z એ y નું પણ ફંક્શન છે તેથી આપણી પાસે અહીં y ને સંબંધિત આંશિક ડેરિવેટિવ છે અને તેને ગુણ્યાં dydt તેથી હવે આપણે આ સૂત્ર તારાવશું તેથી આપણે આ zf x y અને xϕ અને yψ અને આ કોમ્પોઝાઈટ ફંક્શન છે જે આપણે વ્યાખ્યા તરીકે કહીએ છીએ અને આ બધા ફંક્શન z ϕ અને ψ ની ડિફ્રન્સિએબિલીટી આપણે પહેલેથીજ ધાર્યું છે ત્યારબાદ z ની ડિફ્રન્સિએબિલીટી એ રીતે સૂચિત થશે કે Δ zzx Δ xz y Δ yϵ1 Δxϵ2 Δ y અને જો આપણે સમીકરણ ને બંને બાજુ Δt વડે ભાગીએ તો આપણને મળશે કે zt આને આ xt અહીં ફરીથી આપણી પાસે yt અને આ પણ ΔxΔt અને ΔyΔt થશે zt∂z∂xxt∂z∂yyt1ΔxΔt2ΔyΔt અને હવે આપણે Δt એ 0 તરફ જાય છે તરીકે લિમિટ લઈએ તો શું થશે તેથી Δt એ 0 તરફ જાય છે નો અર્થ એ છે કે Δx એ 0 તરફ જાય છે અને Δy એ 0 તરફ જાય છે કારણ કે આ x અને y એ t ના ફંક્શન છે અને જો t માં કોઈ ફેરફાર નથી તેથી સામાન્યરીતે x અને y નો ફેરફાર પણ 0 બની જશે તેથી Δt એ 0 નો અર્થ એ છે કે Δx એ 0 તરફ જાય છે અને Δy એ 0 તરફ જાય છે dzdt∂z∂xdxdt∂z∂ydydt dzdt∂z∂xdxdt∂z∂ydydt તેથી જયારે આપણે આ સમીકરણ માં લિમિટ Δt એ 0 તરફ જાય છે લઈએ છીએ તેથી z ના ડેરિવેટિવ ની વ્યાખ્યા તરીકે zt તે dzdt બનશે અને આ તેમજ રહેશે આપણે આ ∂z∂x ને અડશું નહિ ત્યારબાદ આપણી પાસે અહીં xt છે તેથી તે ફરીથી x નું t ને સંબંધિત ડેરિવેટિવ છે તેથી આપણને અહીં dxdt મળશે તેવી જ રીતે અહીં આપણી પાસે ΔyΔt છે જે અહીં dydt અને આ ટર્મ બનશે તેથી ફરીથી ધારીએ કે આ આંશિક ડેરિવેટિવ ધરાવે છે અને તેઓ ફાઇનાઇટ નંબર છે તેથી જયારે Δx અને Δy 0 તરફ જાય છે તેથી આ ϵ1 અને આ ϵ2 એ 0 તરફ જાય છે અને આ સમીકરણ અહીં 1ΔxΔt અને 2ΔyΔt બંને 0 તરફ જાય છે તેથી આપણી પાસે અહીં ફક્ત 3 ટર્મ છે તેથી zt ને આપણે z ના આંશિક ડેરિવેટિવ અને x અને y ના સામાન્ય ડેરિવેટિવ તરીકે સીધુ જ શોધી શકીએ છીએ તેથી કમ્પોઝાઈટ ફંક્શન નું ડિફ્રન્સિએશન આપણી પાસે ઘણા કિસ્સાઓમાં આ x અને y પણ 2 વેરીએબલ ના ફંક્શન u અને v પર આધારિત છે તે કિસ્સામાં તે સૂત્ર બને છે તેથી આપણે ઉપરની જેમ સાબિત કરી શકે છીએ તેથી આ z∂u છે હવે આંશિક ડેરિવેટિવ કરીએ કારણ કે x અને y એ 2 વેરીએબલ u અને v ના ફંક્શન છે zf x y xu v yuv ∂z∂u∂z∂x∂x∂u∂z∂y∂y∂u ∂z∂v∂z∂x∂x∂v∂z∂y∂y∂v zf x y xu v yuv ∂z∂u∂z∂x∂x∂u∂z∂y∂y∂u ∂z∂v∂z∂x∂x∂v∂z∂y∂y∂v તેથી અહીં આપણી પાસે આ બધાને આ સમીકરણ માંથી રદ કર્યા વગર u ને સંબંધિત z નું આંશિક ડેરિવેટિવ છે અને ત્યારબાદ આ આંશિક ડેરિવેટિવ મળે છે આપણે આ સૂત્ર નો ઉપયોગ z ના u ને સંબંધિત આંશિક ડેરિવેટિવ બરાબર x ને સંબંધિત z નું આંશિક ડેરિવેટિવ અને u ને સંબંધિત x નું આંશિક ડેરિવેટિવ વત્તા y ને સંબંધિત z નું આંશિક ડેરિવેટિવ અને u ને સંબંધિત y નું આંશિક ડેરિવેટિવ કરવા માટે થશે કારણ કે આપણે u ને સંબંધિત z નું આંશિક ડિફ્રન્સિએટિંગ કરીએ છીએ તેથી અહીં u આવશે અને અહીં પણ u આવશે તેવી જ રીતે ∂z∂v માટે સરખું જ સૂત્ર છે પરંતુ આ u નું જગ્યાએ v ને બદલવાનું છે તેથી મહત્વ શું છે કે જો તમે u ને સંબંધિત ડિફ્રન્સિએટિંગ કરો છો તો જયારે આપણે u ને સંબંધિત x ના આંશિક ડેરિવેટિવ અને અને અહીં v ને સંબંધિત વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આ u બંને જગ્યાએ દેખાશે અને જો આપણે v ને સંબંધિત ડિફ્રન્સિએટિંગ કરીએ તો તે આ જગ્યાએ દેખાશે તેથી આગળ વધીએ zxy xcos t ysin t ચાલો તેને આધારિત આ પ્રશ્ન ને ઉકેલીએ તેથી ઉદાહરણ તરીકે આપણી પાસે આ ફંક્શન zxy છે x એ t નું ફંક્શન છે તેથી તે અહીં xcos t તરીકે સૂચિત થશે અને y એ પણ t નું ફંક્શન છે જે ysin t તરીકે સૂચિત થશે અને ત્યારબાદ આપણે અહીં dzdt શું છે તે શોધવાનું છે તેથી એક સીધો રસ્તો એ છે કે આપણે આ x અને y ને અહીં આ સમીકરણમાં રદ કરીએ અને ત્યારબાદ આપણી પાસે t ના ફંક્શન માં z છે જેને આપણે dzdt મેળવવા ડિફ્રન્સિએટ કરી શકીએ છીએ પરંતુ આપણે કમ્પોઝાઈટ ફંક્શન ના વિચાર ને અનુસરીશું કે z એ xy નું ફંક્શન છે અને x એ t નું ફંક્શન છે અને y એ t નું ફંક્શન છે જે ઉપર નું સૂત્ર મુજબ તારવેલું છે zxy xcos t ysin t તેથી આ સૂત્ર કહે છે કે dzdt એ અહીં આપણી પાસે x ને સંબંધિત z ના ફંક્શન નું આંશિક ડેરિવેટિવ છે અને તે જ રીતે અહીં y નું આંશિક ડેરિવેટિવ છે અને ત્યાર બાદ dydt તેથી અહીં આપણને શું મળશે તેથી z એ xy હતો અને જયારે આપણે અહીં તેને x ને સંબંધિત ડિફ્રન્સિએટ કરીએ ત્યારે તે ફક્ત y અને dxdt મળશે તેથી x એ cos t હતો તેથી આપણે અહીં sin t મળશે તેવી જ રીતે અહીં ∂z∂y એ x અને dydt બનશે જે sin t છે જે cos t બનશે dzdv∂z∂xdxdt∂z∂ydydt y sin t xcos t sin2 tcos2 t cos 2t dzdv∂z∂xdxdt∂z∂ydydt y sin t xcos t sin2 tcos2 t cos 2t તેથી અહીં આપણને y એ sin t છે તેમ મળશે તેથી આપણી પાસે sin2 t અને x એ cos t હતો તેથી આપણી પાસે cos2 t t છે તેથી આ ફંક્શન માં રદ કર્યા વગર t ને સંબંધિત z નું ડેરિવેટિવ છે અને ત્યારબાદ ડેરિવેટિવ મળે છે તેથી આ ને આપણે ફરીથી cos2t તરીકે સરળ બનાવીએ જેમ કે મેં કહ્યું હતું તેઓ વેકલ્પિક રીતે છે આપણે ફક્ત અહીં તેને z x તરીકે બદલી શકીએ છીએ x એ cos t છે અને ત્યારબાદ y એ sin t છે તેથી હવે t ના ફંક્શન તરીકે z છે અને ત્યાં આપણે dzdt મેળવી શકીએ છીએ તેથી આને આપણે 122cos tsin t છે જે sin 2t છે તરીકે લખી શકીએ છીએ અને ત્યાર બાદ જયારે આપણે ડિફ્રન્સિએસન વિશે વાત કરીએ તો અહીં sin t એ cos 2 t બની જશે અને આ 2 એ રદ થશે તેથી આપણી પાસે આ cos 2 t સીધી જ રીતે હશે પરંતુ આપણે અહીં કમ્પોઝાઈટ ડિફ્રન્સિએસન નો અથવા કમ્પોઝાઈટ ફંક્શન ના ડિફ્રન્સિએસન ના ખ્યાલનો ઉપયોગ કરીશું અને આ સૂત્રનું મદદથી આપણે આ x અને y ની કિંમતને આ સમીકરણ માં બદલાવવાની રહેતી નથી પરંતુ આ z ના આંશિક ડેરિવેટિવ ની મદદથી સીધી આપણે t ના ફંક્શનને સંબંધિત z ના ડેરિવેટિવ ને મેળવી શકીએ છીએ xeue v ye uev તેથી ફરીથી અહીં બીજો પ્રશ્ન છે કે z એ x અને y નું ફંક્શન છે અને આગળ આપેલું છે કે x એ બે વેરીએબલ u અને v નું ફંક્શન છે અને ત્યારબાદ આપણી પાસે અહીં y એ બે વેરીએબલ u અને v નું ફંક્શન છે અને ત્યારબાદ આપણે અહીં તે બતાવશું કે u અને v ને સંબંધિત આંશિક ડેરિવેટિવ નો તફાવત ને x ને સંબંધિત x સાથે z નું આંશિક ડેરિવેટિવ ઓછા y ને સંબંધિત z નું આંશિક ડેરિવેટિવ તરીકે લખી શકાય તેથી z એ x અને y નું ફંક્શન છે તેથી પહેલાના તારવેલા સૂત્ર પરથી આપણી પાસે x અને y ને સંબંધિત z ના આંશિક ડેરિવેટિવ ના ટર્મ ના રૂપ માં u ને સંબંધિત z નું આંશિક ડેરિવેટિવ છે અને u ને સંબંધિત x નું આંશિક ડેરિવેટિવ અને ફરીથી u ને સંબંધિત y નું આંશિક ડેરિવેટિવ છે xeue v ye uev તેથી જો u ને સંબંધિત x અને y નું ડેરિવેટિવ બંને ટર્મ માં તે u અહીં છે તો તે u ત્યાં આવશે તેથી આ કિસ્સામાં zx છે કારણ કે આ આપેલું ફંક્શન નથી અહીં z એ ફકત x y નું ફંક્શન છે તેથી x ને સંબંધિત z નું આંશિક ડેરિવેટિવ આવશે અને xu થશે તેથી અહીં x શું હતું eue v તેથી જો u ને સંબંધિત આંશિક ડેરિવેટિવ લઈએ તેનો અર્થ એ છે કે v ને અચલ તરીકે લઈએ તેથી આ ટર્મને અચલ તરીકે લઈએ તેથી u ને સંબંધિત x નું આંશિક ડેરિવેટિવ એ સરળ eu થશે જે અહીં લખ્યું છે ત્યારબાદ zy અને yu થશે ∂z∂u∂z∂x∂x∂t∂z∂y∂y∂u∂z∂xeu∂z∂y ∂z∂u∂z∂x∂x∂v∂z∂y∂y∂v ∂z∂xe v∂z∂y ∂z∂u ∂z∂v∂z∂xeue v ∂z∂ye uevx∂z∂x y∂z∂y તેથી y એ અહીં e uev છે અને જયારે આપણે u ને સંબંધિત આંશિક ડેરિવેટિવ લઈએ તેથી તે અહીં થશે જે ટર્મ અહીં છે અને હવે v ને સંબંધિત z નું આંશિક ડેરિવેટિવ માટે ફરીથી સમાન સૂત્ર આવશે પરંતુ u ની જગ્યાએ અહીં આપણી પાસે v છે અને ત્યારબાદ જયારે આપણે v ને સંબંધિત x નું આંશિક ડેરિવેટિવ લઈએ ત્યારે તે e v થશે તેથી આપણને મળશે અને ત્યારબાદ આપણી પાસે અહીં v ને સંબંધિત y છે તેથી તે ev બનશે જે અહીં લખ્યું છે અને હવે આપણે આ 2 આંશિક ડેરિવેટિવ નો તફાવત મેળવવા મંગીએ છીએ તો આપણે તે તફાવત અહીં લઈશું અને ત્યારબાદ ∂z∂x થશે અને તે વત્તા બનશે તેથી ∂z∂x માં આપણે સામાન્ય લઈએ તો તે eue v બનશે તે જ રીતે અહીં આપણે આ 2 ટર્મ માંથી ઓછા ની નિશાની સામાન્ય લઈએ તેથી ફરીથી e uev એ આવશે અને અહીં લખેલું છે અને ત્યારબાદ આ eue v અને અહીં e uev એ y છે તેથી આપણને ચોક્કસ રીતે જોઈતું ટર્મ અહીં મળશે તેથી આ x∂z∂x અને ત્યારબાદ y∂z∂y આવશે તેથી આ વ્યાખ્યાનનો બીજો ભાગ એ હોમોજિનિયસ ફંક્શન ને વ્યાખ્યાયિત કરવા માટે છે તેથી હોમોજિનિયસ ફંક્શન શું છે તે આપણે હવે શીખીશું તેથી ટર્મ xy ની અંદર ન ની શ્રેણીમાં હોમોજિનિયસ છે તેથી અહીં x અને y માં કોઈપણ ટર્મ n ની શ્રેણી નું છે જો તે આ સ્વરૂપે દર્શાવી શકાય તો આપણે તેને n ની શ્રેણી નું હોમોજિનિયસ ફંક્શન કહી શકીએ xnfyx f tx tytn f x y તેથી અહીં આ n એ મહત્વપૂર્ણ છે તેથી જો આપણે આ xn લઈએ તો બાકી રહેલું ટર્મ ને fyx તરીકે લખી શકાય ત્યારબાદ આપણે તે સમીકરણ ને n શ્રેણીનું હોમોજિનિયસ સમીકરણ કહી શકાય અથવા તેને ફંક્શન ના રૂપમાં વ્યાખ્યાયિત કરી શકાય તેથી સમીકરણ fyx ને n શ્રેણીનું હોમોજિનિયસ ત્યારેજ કહી શકાય જયારે તે સમીકરણને સંતોષે છે તેથી અહીં આપણે x અને y ને tx અને ty ની જગ્યાએ બદલાવશું અને જો આપણે આ tn ને સમીકરણ માંથી બહાર લઈએ તો તેનો અર્થ એ છે કે આ t ની n ઘાત છે અને ફરીથી xy નું ફંક્શન બાકી રહે છે ત્યારબાદ ફરીથી આપણી પાસે n શ્રેણી ના હોમોજિનિયસ ફંક્શન નો ખ્યાલ છે તેથી આપણે તેવા ફંક્શન ને n શ્રેણીના હોમોજિનિયસ ફંક્શન કહીશું f tx tytn f x y તેથી આ હોમોજિનિયસ ફંક્શન ના ઉદાહરણ છે તેથી આપણે ઉદાહરણ તરીકે લઈએ કે આ fxya0xna1xn 1ya2xn 2y2anyn છે તેથી આપણે શું અવલોકન કરવાનું છે કે આ n શ્રેણીનું હોમોજિનિયસ ફંક્શન છે n શ્રેણીનું શા માટે કારણ કે જો આપણે x ની n ઘાત ને આ ટર્મ માંથી બહાર લઈએ તો આપણને શું મળશે આપણને મળશે કે a0 કારણ કે x ની n ઘાત ને આ ટર્મ માંથી બહાર લીધી છે fxya0xna1xn 1ya2xn 2y2anyn xna0a1yxa2yx2anyxn⏟gyx અને અહીં આપણે ફરીથી x ની n ઘાત ને બહાર લીધી છે તેથી 1x સાથે આપણે તેને ભાગવા પડશે તેથી a1 અને ત્યારબાદ yx બનશે તેથી અહીં આપણે x ની n ઘાત ને ફરીથી બહાર લીધી છે અને ત્યરબાદ આ x ની 2 ઘટ બાકી રહેશે તેનો અર્થ એ છે કે a2 અને ત્યારબાદ yx2 અને તેવી જ રીતે આગળ આવશે અહીં a ની n ઘાત અને x ની n ઘાત ને આપણે બહાર લઈએ તેથી આ x ની n ઘાત એ છેદ નું ટર્મ બની જશે અને આ કિસ્સામાં ફરીથી આપણી પાસે અહીં yxn છે fxyyxyxxyx1xyx1x 12 gyx તેથી આ બધા ટર્મ અહીં અથવા આ ફંક્શન ને આપણે y ની x ઘાત તરીકે દર્શાવી શકીએ છીએ કારણ કે આ y ની x ઘાત દરેક ટર્મમાં સાથેજ દેખાશે તેથી અહીં આપણે આ ફંક્શન ને yx તરીકે લઇ શકીએ છીએ અને ત્યારબાદ x ની n ઘાત બહાર રહેશે તેથી આ n શ્રેણીના ફંક્શન નું હોમોજિનિયસ ફંક્શન છે તેવી જ રીતે જો આપણે fxyyxyx ને લઈએ fxyyxyxxxyx1yx1x 12 gyx આ કિસ્સામાં પણ આપણે x ની કોઈપણ ઘાત ના રૂપ માં લખી શકીએ અને બાકી રહેલા ટર્મને yx તરીકે લઇ શકીએ અને આ સરળ છે કારણ કે આપણે અહીં x ને બહાર લીધું છે અને અહીં આપણે x ને બહાર લીધેલ છે અને આ કિસ્સામાં અહીં આપણી પાસે xxછે અને ત્યારબાદ અંદર આપણી પાસે yx1 છે અને અહીં પણ yx1 છે તેથી હવે આ અહીં છે આ સમીકરણ ને આપણે yx ના ફંક્શન તરીકે લઇ શકીએ છીએ અને ત્યારબાદ અહીં x 12 છે તેથી તેને આપણે x 12 તરીકે લખી શકીએ અને અમુક ફંક્શન ને yx તરીકે લખી શકીએ કારણ કે આ બધા ટર્મ માં yx સાથે જ આવે છે તેથી આપણે કહી શકીએ કે આ અમુક ફંક્શન yx છે અને આ કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં x 12 છે તેથી આ 12 ઘાત નું હોમોજિનિયસ ફંક્શન છે તેથી આ હોમોજિનિયસ ફંક્શન નું મહત્વ શું છે તે આપણે પછીની સ્લાઈડ માં જોશું તેથી આ ઘાત ને આધારે ઉદાહરણ તરીકે અહીં n અથવા અહીં 12 છે આપણી પાસે n ના રૂપમાં અમુક સૂત્રો છે તેથી ચોક્કસપણે તેને હોમોજિનિયસ ફંક્શન ઉપરનો યુલરનો Euler's સિદ્ધાંત કહે છે અને તેમાં કહે છે કે જો z એ n શ્રેણીના x અને y હોમોજિનિયસ ફંક્શન હોય તો આ આંશિક ડેરિવેટિવ અસ્તિત્વ ધરાવે છે તેથી ત્યારબાદ આપણી પાસે આ સમીકરણ છે અહીં x એ z નું xy ને સંબંધિત આંશિક ડેરિવેટિવ છે y ને સંબંધિત z નું આંશિક ડેરિવેટિવ એ nz બરાબર થશે x∂z∂xy∂z∂ynz∀xy∈D તેથી આપણે આને જુદી જુદી રીતે ગણશું નહિ આપણે જાણીએ છીએ કે આ હોમોજિનિયસ ફંક્શન છે ત્યારબાદ x z x y z y એ સરળ nz બની જશે અને બધા xy બિંદુઓ માટે શ્રેણી ના ક્ષેત્રમાં અહીં ફંક્શન નું ક્ષેત્ર હશે તેથી z f x y એ આપેલું છે zfx yxngyx તેથી આ કિસ્સામાં તે હોમોજિનિયસ ફંક્શન છે આપણે તેને લખી શકીએ છીએ તેથી જો તે n શ્રેણી નું x અને y નું હોમોજિનિયસ ફંક્શન છે તો આપણે લખી શકીએ છીએ કે xngyx અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે આપણે x ને સંબંધિત ડિફ્રન્સિએટ કરવાનું છે તેથી આપણે તે કરી શકીએ છીએ zfx yxngyx તેથી અહીં આપણે x ને સંબંધિત આંશિક ડેરિવેટિવ લઈએ તો આપણને શું મળશે આપણે ડિફ્રન્સિએટ કરવાનું છે તેથી nxn 1 અને આ પ્રોડક્ટ રુલ પ્રમાણે તેમ જ રહેશે તેથી xn તેમ જ રહેશે અને આપણે gyx ને ડિફ્રન્સિએટ કરશું કે જે gyx છે તેથી gyx ને સંબંધિત g નું ડેરિવેટિવ કરશું અને ત્યારબાદ અહીં yx એ x ને સંબંધિત ડિફ્રન્સિએટેડ થશે જે આપણને yx2આપશે ∂z∂xnxn 1gyxxn yxgyxnxn 1gyx yxn 2gyx તેથી આ કિસ્સામાં જો આપણે થોડું સરળ કરીએ તેથી અહીં આપણી પાસે nxn 1gyx છે અને અહીં આપણી પાસે આ ઓછા ની નિશાની છે તેથી yxn 2gyx અને y ને સંબંધિત z નું આંશિક ડેરિવેટિવ આપણને ફરીથી મળે છે ફરીથી આપણે y ને સંબંધિત ડિફ્રન્સિએટ કરવાનું છે તેથી xn ને અચલ તરીકે લેવાનું છે અને આપણે ફક્ત આ ટર્મ ને ડિફ્રન્સિએટ કરવાનું છે તેથી આપણી પાસે gyx છે અને ત્યારબાદ yx આ ડેરિવેટિવ y ને સંબંધિત છે તે ફક્ત 1x થશે અને y ને સંબંધિત yx નું આંશિક ડેરિવેટિવ 1x થશે અને ત્યારબાદ જો આપણે આ 2 ટર્મ ને x ના પ્રોડક્ટ ને અહીં અને y ને ત્યાં સાથે ઉમેરીએ તો આપણને શું મળશે તેથી આપણે x સાથે તેને ગુણીશું તેથી અહીં આપણને મળે છે અને અહીં xn મળે છે અને અહીં xn 1 આપણે તેને y સાથે ગુણીએ છીએ ∂z∂yxn1xgyx તેથી અહીં ચોક્કસ રીતે nxn છે અને yxn 1 છે આ કિસ્સામાં આપણી પાસે xn છે અને ત્યારબાદ આપણે તેને y ના ટર્મ સાથે ગુણીએ છીએ તેથી આ xn 1 અને આપણે તેને y દ્વારા ગુણ્યાં છે અને આ 2 ટર્મ રદ થશે અને અહીં આપણી પાસે nxngyx છે અને nxngyx શું હતું તે z અથવા fx y હતું તેથી અહીં આ ટર્મ રદ થશે અને આપણને z ના ટર્મ માં n મળશે x∂z∂xy∂z∂ynxngyx yxn 1gyxyxn 1gyxnz તેથી n અને આ z આ બે અહીં રદ થશે તેથી પ્રશ્ન નંબર 3 તેથી અહીં આપણી પાસે ux3y3x y x≠y તરીકે આપેલ છે કારણ કે આ હવે x y છે તેમ વ્યાખ્યાયિત થયું છે અને ત્યાર બાદ આપણે બતાવશું કે x∂u∂xy∂u∂ysin 2x અને આ કિસ્સામાં ફરીથી આપણે તે નોંધ લેવી જોઈએ કે આ આપેલ ફંક્શન x3y3x y એ હોમોજિનિયસ ફંક્શન નથી આ ને કારણે આપણે x ની કોઈ ઘાત લઇ શકતા નથી અને બાકી રહેલા ને આપણે ના ટર્મ yx તરીકે લખી શકતા નથી પરંતુ આપણે શું નોંધ્યું છે કે આ tan 1 નું પ્રમાણ તેનો અર્થ x3y3x y એ હોમોજિનિયસ ફંક્શન છે અને આપણે તેનો ઉપયોગ કરીશું કારણ કે આફે અહીં z tan u તે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે કારણ કે જો આપણે આ tan ને ડાબી બાજુ લઈએ તો આપણને tan ux3y3x y મળશે અને હવે આ z એ 2 ઓર્ડર નું હોમોજિનિયસ ફંક્શન છે કારણ કે અહીં આપણે તરીકે લખી શકીએ છીએ તેથી x3 ને આપણે અંશ માંથી અને x ને છેદ માંથી સામાન્ય લીધેલ છે તેથી આપણી પાસે x21yx3 હશે તેથી આ 1 અહીં છે તેથી છે 1yx3અને ત્યાર બાદ આપણી પાસે 1 yx છે તેથી આ ઓર્ડર 2 નું હોમોજિનિયસ ફંક્શન છે અને ત્યાર બાદ આપણે આ z ના ફંક્શન માં યુલરનો Euler's સિદ્ધાંત લાગુ કરી શકીએ છીએ તેથી યુલરનો Euler's સિદ્ધાંત લાગુ કરતા z tan u થશે તેથી તે આપણને 2 વખત z મળશે અને z એ tan u હતું તેથી અહીં આપણને x મળશે અને ત્યાર બાદ ∂z∂u મળશે તેથી આપણે તે જોવાનું છે કે અહીં આ ∂z∂u શું છે તેથી આપણી પાસે z tan u છે તેથી તે ∂z∂x અહીં sec2u ∂u∂x બનશે x ને સંબંધિત z નું આંશિક ડેરિવેટિવ આપણે લઈશું પરંતુ તે u ને સંબંધિત આપેલ છે તેથી આપણને sec2u અને ત્યારબાદ ∂u∂x મળશે તેથી તેવી જ રીતે આપણી પાસે y∂z∂y છે તેથી આપણી પાસે tan છે તે sec2u ∂u∂y2z બનશે તેથી z એ tan u છે અને ત્યારબાદ અહીં આપણી પાસે sec u સામાન્ય છે આપણે તેને જમણી બાજુ લઇ શકીએ છીએ તેથી આપણને x ∂u∂xy∂u∂y અને આ sec u એ cos2u તરીકે ત્યાં જશે તેથી આ 2 tan u છે અને ત્યારબાદ અહીં sec2u એ છેદમાં આવશે અને જે cos2 બનશે તેથી અહીં tan માટે sin ucos u છે અને આ cos2u છે તેથી આ રદ થશે અને આપણી પાસે 2 sin u cos u છે જે sin 2 u છે તેથી આપણને આ z નો જથ્થો તરીકે x ∂u∂xy∂u∂y sin 2 u મળ્યો તેથી અહીં મહત્વનો મુદ્દો એ છે કે આ u એ હોમોજિનિયસ ફંક્શન નથી પરંતુ તેને z tan u તરીકે વ્યાખ્યાયિત કરીએ જે x3y3x y છે તે હોમોજિનિયસ બનશે અને ત્યારબાદ આપણે યુલરનું Euler's પરિણામ z પર લાગુ કરીશું અને આ છે આપણે અહીં x અને y ને સંબંધિત z નું આંશિક ડેરિવેટિવ ની ગણતરી કરી છે અને ત્યારબાદ આપણને ઇચ્છિત પરિણામ મળે છે તેથી યુલર ના પરિણામ નું સામાન્યીકરણ કરીએ તેથી આ તે કિસ્સામાં છે જેમાં ફર્સ્ટ ઓર્ડર આંશિક ડેરીવિટિવ છે પરંતુ આપણી પાસે સેકન્ડ ઓર્ડર આંશિક ડેરિવેટિવ ના કિસ્સામાં પણ પરિણાંમ છે અને જે આનું વિસ્તરણ છે જે કહે છે કે x22zx22xy2z∂x∂yy22zy2nz ∀x y∈D x22zx22xy2z∂x∂yy22zy2nz ∀x y∈D zxy fyxgyx x22zx22xy2z∂x∂yy22zy2 તેથી આ પરિણામ નું સામાન્યીકરણ છે અને હવે આપણી પાસે આ એક પ્રશ્ન છે તેથી ધારો કે આપણી પાસે zxy fyxgyx છે જ્યાં આ f અને g એ 2 વખત ડિફ્રન્સિએબલ ફંક્શન છે અને ત્યાર બાદ આપણે z માટે આ સમીકરણને ગણશું તેથી ફરીથી તેજ પ્રશ્ન કે z એ x અને y નું હોમોજિનિયસ ફંક્શન નથી પરંતુ અહીં આ હોમોજિનિયસ ફંક્શન છે અને બીજું એ કે આ g પણ હોમોજિનિયસ ફંક્શન છે કારણ કે આપણે તેને સીધુજ yx ના આપેલા સ્વરૂપે લખી શકીએ છીએ

function of order 2 u2gyx Hom function of order 0 તેથી અહીં આપણે z u1u2 લઈશું પ્રથમ ટર્મ આપણે u 1 તરીકે લઈશું અને u 2 ને બીજા ટર્મ તરીકે લઈશું તેનો અર્થ એ છે કે આ u 1 એ xy fyxછે અને આ u 2 એ g yx છે તેથી આ ફંક્શન એ 2 ઓર્ડર નું હોમોજિનિયસ ફંક્શન છે કારણ કે તેને આપણે ફરીથી x2yx અને આ fyx તરીકે લખી શકીએ છીએ તેથી આ yx નું ફંક્શન છે અને ત્યાર બાદ આપણી પાસે ત્યાં x2 છે તેથી 2 ઓર્ડર છે અને આ કિસ્સામાં આ g એ નું yx ફંક્શન છે અને અહીં x નું કોઈ ટર્મ નથી તેથી x ની ઘાત 0 થશે તેથી આ 0 ઓર્ડર નું હોમોજિનિયસ ફંક્શન થશે u1xy fyx 2 ઓર્ડર નું હોમોજિનિયસ ફંક્શન u2gyx 0 ઓર્ડર નું હોમોજિનિયસ ફંક્શન તેથી આપણી પાસે u1 એ 2 ઓર્ડર નું હોમોજિનિયસ ફંક્શન છે અને u2 એ 0 ઓર્ડર નું હોમોજિનિયસ ફંક્શન છે અને z u1u2 હતું u1 આના દ્વારા આપેલ છે અને u2 એ આના દ્વારા આપેલ છે તેથી યુલર Euler's નો સિદ્ધાંત આપણે u1 અને u2 બંને પર લાગુ કરી શકીએ કારણ કે તેઓ 2 અને 0 ઓર્ડર ના હોમોજિનિયસ ફંક્શન છે તેથી u1 પર બીજા ડેરિવેટિવ ના સિદ્ધાંત માટે તે 2 વખત કહે છે તેથી n એ 2 છે તેથી 2 વખત અને n 1 અને ત્યારબાદ u1 છે function of order 2 x22u1x22xy2u1∂x∂yy22u1y22u1 u1 2 ઓર્ડરનું હોમોજિનિયસ ફંક્શન x22u1x22xy2u1∂x∂yy22u1y22u1 u2 Hom function of order 0 x22u2x22xy2u2∂x∂yy22u2y20 u2 0 ઓર્ડરનું હોમોજિનિયસ ફંક્શન x22u2x22xy2u2∂x∂yy22u2y20 તેથી n u1 તેથી આ 2 ઓર્ડર છે આપણને 2x1xu1 મળે છે અને આ u1 ને આપણે પહેલેથી જ જાણીએ છીએ કે xy fyxતે છે આપણે તેને પછી બદલીશું અને ત્યારબાદ u2 માટે કારણ કે તે પણ 0 ઓર્ડર નું હોમોજિનિયસ ફંક્શન છે અને 0 ઓર્ડર ને કારણે અહીં જમણી બાજુ આપણને 0 ટર્મ મળશે કારણ કે અહીં n છે અને કેમ કે n એ 0 છે તેથી ઓર્ડર 0 છે તેથી આ ત્યાં 0 બનશે અને હવે આપણી પાસે આ ડેરિવેટિવ ને ગણ્યા વગર 2 સમીકરણો છે આપણે આ યુલર Euler's ના સિદ્ધાંત નો ઉપયોગ કરશું અને આપણે તેને ઉમેરીશું કારણ કે આપણને આ પરિણામ z u1u2 ના રૂપમાં જોઈએ છીએ તેથી જો આપણે આ બે ને ઉમેરીએ તેથી આપણી પાસે x2 છે અને તે 2 ને સંબંધિત આંશિક ડેરિવેટિવ બનશે બીજા ઓર્ડર u1u2 અહીં u1u2 અહીં પણ અને અહીં પણ u1u2 અને આ z છે અને હવે તેને બરાબર 2u10 થશે તેથી 2 અને u1 0 તેથી આપણને ફક્ત 2u1 મળશે અને u1 એ xy fyx છે તેથી આપણને આ પરિણામ 2xy fyxમળશે x22zx22xy2z∂x∂yy22zy22 xy fyx તેથી નિસ્કર્ષ પર આવતા આપણે આજે કોમ્પોઝાઈટ ફંક્શન નું ડિફ્રન્સિએસન શીખ્યા કે જે જયારે z એ x y ના ફંક્શન તરીકે આપેલ હોય અને x અને y એ t ના ફંક્શન હોય ત્યારે તે ખુબજ ઉપયોગી છે તેથી તે કિસ્સામાં આપણે સીધુજ t ને સંબંધિત z ના ડેરિવેટિવ આ સૂત્ર દ્વારા ગણી શકીએ છીએ અને ત્યાર બાદ આ x અને y નું સામાન્યીકરણ છે તેઓ u v ના ફંક્શન હોઈ શકે છે અને તે કિસ્સામાં પણ આપણેઆ સૂત્રો દ્વારા u ને સંબંધિત z નું અને v ને સંબંધિત z નું આંશિક ડેરિવેટિવ ગણી શકીએ છીએ અને ત્યાર બાદ હોમોજિનિયસ ફંક્શન માટે યુલર Euler's નો સિદ્ધાંત આપણે શીખ્યા કે જો z એ હોમોજિનિયસ ફંક્શન હોય તો આપણી પાસે n ઓર્ડર ના હોમોજિનિયસ ફંક્શન માટે હોય તો તે n z બની જશે તેથી બનશે અથવા ત્યાં સામાન્યીકરણ હશે જેને પણ આપણે જયારે આ z એ x અને y નું ઓર્ડર n તરીકે હોમોજિનિયસ ફંક્શન nz તરીકે બીજા ઓર્ડર ના ડેરિવેટિવ તરીકે લઇ શકીએ છીએ zf x y x yψ dzdt∂z∂xdxdt∂z∂ydydt zf x y xϕ u v yu v ∂z∂u∂z∂x∂x∂u∂z∂y∂y∂u ∂z∂v∂z∂x∂x∂v∂z∂y∂y∂v યુલર Eule r s નો સિદ્ધાંત x ∂z∂xy∂z∂ynz x22zx22 xy2z∂x∂yy22zy2nz તેથી આ તે સંદર્ભો છે જે આ વ્યાખ્યાન બનાવવા માટે ઉપયોગમાં લીધા છે તમારો ખુબ ખુબ આભાર